હવે જ્યારે આપણી પાસે વોલ્ટેજ નિયંત્રિત સ્ત્રોત હોય ત્યારે આપણે મેશ વિશ્લેષણ કેવી રીતે કરવું તે જોઈએ તે વોલ્ટેજ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત અથવા વોલ્ટેજ નિયંત્રણ કરંટ સ્ત્રોત છે હવે તમે યાદ કરો કે જ્યારે આપણે કરંટ નિયંત્રિત સ્ત્રોત સાથે નોડલ વિશ્લેષણ કર્યું હતું ત્યારે નિયંત્રિત કરંટ રેઝિસ્ટર સાથે સંકળાયેલ હતો હવે તે જ રીતે આ કિસ્સામાં જ્યારે આપણી પાસે વોલ્ટેજ નિયંત્રિત સ્ત્રોત સાથે મેશ વિશ્લેષણ હોય ત્યારે આપણે નિયંત્રિત વોલ્ટેજને રેઝિસ્ટર પાસે અંકુશ કરીએ છીએ હવે હું ફરીથી ભાર આપીશ એવું નથી કે કંટ્રોલિંગ વોલ્ટેજ બીજે ક્યાંય હોય ચાલો કહીએ કે કરંટ સ્ત્રોતમાં તમે સર્કિટનું વિશ્લેષણ કરી શકતા નથી તમે ચોક્કસપણે કરી શકો છો આપણે જે કરવા માંગીએ છીએ તે સહાયક ચલો રજૂ કર્યા વિના મેશ વિશ્લેષણ કરવાનું છે જો તમારી પાસે કરંટ સ્ત્રોત પાસે નિયંત્રિત વોલ્ટેજ હોય તો તમારે તે વોલ્ટેજ ડ્રોપ માટે સહાયક ચલ રજૂ કરવો પડશે હવે આપણે તેમાં પડવા માંગતા નથી તેથી આપણે આ નિયંત્રણો ફક્ત સરળ કેસોને ઉકેલવા માટે કર્યા છે તે જ કારણ છે કે શા માટે આપણે નોડલ વિશ્લેષણમાં નિયંત્રક કરંટને માત્ર રેઝિસ્ટર પાસે જ અંકુશ કર્યો છે જો રેઝિસ્ટરમાં નિયંત્રિત વોલ્ટેજ હોય તો સ્પષ્ટપણે તેને રેઝિસ્ટરમાંથી કરંટ તરીકે પરત કરી શકાય છે તેથી તેને કરંટ નિયંત્રણ સ્ત્રોત સાથે સમાન રીતે રજુ કરી શકાય છે તેથી જ આપણે આ સરળીકરણ રજૂ કરીએ છીએ તો ચાલો હું આ સર્કિટ લઉં અને મેં આ વોલ્ટેજ Vx ને R13 ની પાસે રજુ કર્યો છે અને બીજી મેશમાં આપણી મૂળ સર્કિટમાં નિશ્ચિત વોલ્ટેજ સ્ત્રોતને બદલે મારી પાસે વોલ્ટેજ નિયંત્રણ વોલ્ટેજ સ્ત્રોત kVx છે હવે આપણે જાણીએ છીએ કે Vx એ R13 માંથી કરંટનો R13 ગણો છે જે i1 i3 છે તેથી આ વોલ્ટેજ સ્ત્રોતને k R13 × i1 i3 તરીકે લખી શકાય છે હવે સ્પષ્ટપણે આ વોલ્ટેજ સ્ત્રોતને k ગુણ્યા વોલ્ટેજ Vx તરીકે વિચારવાને બદલે આપણે તેને હંમેશા kR13 ગુણ્યા નિયંત્રિત કરંટ i1 i3 તરીકે વિચારી શકીએ છીએ તેથી આ વોલ્ટેજ સ્ત્રોત માટેની રજૂઆતને ફરીથી લખતા તે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત જેવું જ બને છે જેનો અભ્યાસ આપણે પહેલાથી કર્યો છે તેથી હું તમને જે કરવાનું સૂચન કરું છું તે કૃપા કરીને આ સર્કિટ માટે મેશ વિશ્લેષણ સમીકરણો લખો જેમ કે મેં કહ્યું કે આ કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત જેવું જ છે તે કેસ પર પાછા જાઓ અને જુઓ કે આપણે તે કેવી રીતે કર્યું હતું અને ત્રણ મેશ સમીકરણો લખો કારણ કે આપણી પાસે કોઈ કરંટ સ્ત્રોત નથી આપણે કોઈપણ તકલીફ વગર 3 મેશ સમીકરણો લખી શકીએ છીએ હવે હું જવાબ લખું છું મશીન વિશ્લેષણના સમીકરણો પરંતુ કૃપા કરીને જાતે કરો અને મેં આપેલા જવાબ સાથે તેની તુલના કરો તેથી જ આપણી પાસે મેશ વિશ્લેષણ કરવાની વધુ પ્રેક્ટિસ છે આ મેં બતાવેલ સર્કિટ માટેના મેશ સમીકરણો છે હવે નિયંત્રણ સ્ત્રોત અહીં છે અને તમે ધારો છો તેમ ત્યાં બીજી મેશ માટેના સમીકરણો છે કારણ કે નિયંત્રણ સ્ત્રોત માત્ર બીજી મેશનો ભાગ છે મેં તેને R×i તરીકે લખ્યું છે અજ્ઞાત વેક્ટર સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત વેક્ટર બરાબર થશે મહત્વની વાત એ છે કે આ R હવે અસંમિત છે હવે ચાલો હું વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત સાથેના કેસને ધ્યાનમાં લઉં વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત અહીં છે અને તે કરંટ છે જે Gm × Vx તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અને Vx આ રેઝિસ્ટર R13 પર છે તેથી Vx ને R13 માંથી કરંટ તરીકે લખી શકાય છે જે i1 i 3 × R13 છે તેથી આ નિયંત્રિત સ્ત્રોતને ફરીથી Gm R13 × i1 i3 તરીકે લખી શકાય છે આ પુન નિવેદન પરથી તમે જુઓ છો કે વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત અથવા કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત વચ્ચે કોઈ તફાવત નથી તેથી આ કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત જેવું જ છે આ એટલા માટે છે કારણ કે નિયંત્રિત વોલ્ટેજ રેઝિસ્ટર પર છે તેથી તે રેઝિસ્ટરમાંથી કરંટનાં સંપ્રમાણમાં છે તેથી તમે આને વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત અથવા કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત તરીકે વિચારો તમારી પાસે સમીકરણો સરખાં હશે તો ફરીથી કારણ કે તમે પહેલેથી જ કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત લીધો છે કૃપા કરીને આના માટે મેશ સમીકરણો જાતે લખો અને મેં જે આપ્યું છે તેની સાથે તેની તુલના કરો તેથી આ મેશ સમીકરણો છે આપણે સુપર મેશ બનાવવી પડશે કારણ કે આપણી પાસે કરંટ સ્ત્રોત છે અને આપણે જાણીએ છીએ કે ત્યાં વોલ્ટેજ ડ્રોપ કેટલો છે તેથી જો તમે મેશ 1 અને 2 અને મેશ 3 ને ભેગા કરીને સુપર મેશ બનાવો છો તો હંમેશની જેમ કોઈ ફેરફાર થતો નથી અને અંતે આપણી પાસે વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત છે અને તે k ને GmR13 દ્વારા બદલવામાં આવેલ કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત જેવું જ છે તેથી તે માત્ર એટલું જ દર્શાવે છે અને ફરીથી તમે જોશો કે અહીં રેઝિસ્ટન્સ મેટ્રિક્સ હાઇબ્રિડ છે તે પ્રથમ બે હરોળમાં રેઝિસ્ટન્સના પરિમાણો સાથે અને ત્રીજી હરોળમાં પરિમાણરહિત માત્રાઓ સાથે બંને માત્રાઓ ધરાવે છે હવે હું મેશ વિશ્લેષણમાં થોડું ઝડપથી જોઉં કારણ કે આપણે નોડલ વિશ્લેષણનો બહોળો અભ્યાસ કર્યો છે અને તમે મેશ વિશ્લેષણના દરેક કેસ અને નોડલ વિશ્લેષણના અમુક ચોક્કસ કેસ વચ્ચે વિશ્લેષણ કરી શકો છો તેથી કૃપા કરીને આ અનુરુપ વ્યવહારોનો પણ અભ્યાસ કરો જેથી તમે નોડલ વિશ્લેષણ અને મેશ વિશ્લેષણ બંનેને સારી રીતે શીખી શકો